નમસ્કાર તેથી છેલ્લા વર્ગમાં આપણે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ state transition matrix અને સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણો વિશે ચર્ચા કરી હતી તેથી આજે આપણે સર્કિટ એનાલીસીસ માં સ્ટેટ વેરિયેબલ એનાલીસીસ ની એપ્લિકેશન વિશે ચર્ચા કરીશું તેથી ચાલો આપણે આજનાં લેક્ચરની ચર્ચા શરૂ કરીએ સર્કિટ એનાલિસિસમાં સ્ટેટ વેરિયેબલની એપ્લિકેશનમાં જતા પહેલા ચાલો આપણે સમજીએ કે સ્ટેટ સમીકરણો અને ટ્રાન્સફર ફંકશન્સ વચ્ચેનો સંબંધ શું છે તેથી આપણે જાણીએ છીએ કે ડાયનેમિક સમીકરણ ને અનુસરીને લીનીઅર ટાઇમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ નું વર્ણન કરી શકાય છે તેથી પ્રથમ સ્ટેટ સમીકરણ છે dxdtAxtBut આઉટપુટ સમીકરણ ytCxtDut જ્યાં xtn×1 સ્ટેટ વેક્ટર statevector utp×1ઇનપુટ વેકટર inputvector ytq×1આઉટપુટ વેક્ટર outputvector અને ABCD એપ્રોપ્રીએટ ચોક્ક્સ ડાઇમેન્સંસ ના કોફીસીયન્ટ મેટ્રીક્સ છે હવે જો તમે સ્ટેટ સમીકરણની બંને બાજુએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો અને સમીકરણને ફરીથી ગોઠવો તો તમને મળશે XssI A 1x0 1BUs તેવી જ રીતે જો તમે આઉટપુટ સમીકરણનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો તો તમને મળશે YsCXsDUs હવે આઉટપુટ સમીકરણમાં તમે Xs ને વેલ્યુ થી બદલી શકો છો જે આપણે Xs માટે હમણાં જ ગણી હતી અને આપણે લખી શકીએ છીએ YsCsI A 1x0CsI A 1BUsDUs હવે જો તમે આમાં આ સમીકરણ જોશો તો તમારી પાસે x0 વેલ્યુ છે તેથી ટ્રાન્સફર ફંક્શનને ઇન્શિયલ કંડીશન ને 0 પર સેટ કરવાની આવશ્યકતા હોય છે તેથી જ્યારે આપણે અગાઉના લેક્ચરમાં ટ્રાન્સફર ફંક્શન ની ચર્ચા કરી ત્યારે આપણે આ અંગે ચર્ચા કરી હતી હવે જો તમે ઇન્શિયલ કંડીશન 0 પર સેટ કરો અને ઉપરોક્ત સમીકરણને સિમ્પ્લીફાય કરો તો તમને મળશે YsCsI A 1BDUs HsYUCsI A 1BD તેથી આ તે સમીકરણ છે જે સ્ટેટ સમીકરણ અને ટ્રાન્સફર ફંકશન વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરે છે તેથી જો તમને સ્ટેટ સમીકરણો આપવામાં આવે જ્યાં તમને A B C D કોફીશિયન્ટસ અથવા કોફીશિયન્ટ મેટ્રિકસ મળી શકે તો તમે સરળતાથી સિસ્ટમના ટ્રાન્સફર ફંકશનની ગણતરી કરી શકો છો ચાલો એક ઉદાહરણ લઈએ જેથી તમે સમજી શકો કે આપણે શું ચર્ચા કરી છે મલ્ટિવેરિયેબલ સિસ્ટમ નો વિચાર કરો જે આ બે ડીફરન્સીયલ સમીકરણો ની મદદથી વર્ણવવામાં આવે છે તેથી પ્રથમ d2y1dt24dy1dt 3y2tu1t છે બીજું dy1dtdy2dty1t2y2tu2tછે હવે ચાલો આપણે સિસ્ટમમાં સ્ટેટ વેરિયેબલને x1y1t તરીકે વ્યાખ્યાયિત કરીએ તો તે એક સ્ટેટ વેરિયેબલ છે x2dy1dt અને x3y2t તેથી જ્યારે આપણે સિસ્ટમ માટે આ 3 સ્ટેટ વેરિયેબલ વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે આપણે આ 2 ડીફરન્સીયલ સમીકરણ ને સ્ટેટ વેરિયેબલના રૂપમાં લખી શકીએ છીએ તેથી તમે આ માટે શું લખશો હવે દરેક સમીકરણોના પ્રથમ ટર્મ ને બાકીના ટર્મસ સાથે સરખાવતા અને વ્યાખ્યાયિત સ્ટેટ વેરિયેબલ સંબંધો નો ઉપયોગ કરીને આપણે વેક્ટર મેટ્રિક્સ ફોર્મ માં નીચેના સ્ટેટ સમીકરણો અને આઉટપુટ સમીકરણો પર પહોંચીએ છીએ હવે આપણી પાસે આઉટપુટ સમીકરણમાં કોઈ ઇનપુટ વેરીયબલ ન હોવાથી D કોફીશિયન્ટ મેટ્રિક્સ એ 0 હશે તેથી હવે આ તમને A તરીકે મળશે આ તમને B તરીકે મળશે અને આ જે તમારી પાસે છે તે C મેટ્રિકસ તરીકે છે અલબત Dએ 0 છે So now if we have to find out the transfer function of the system we will use the derivation HsCsI A 1B Now first we need to find out the value of sI A So we compile તેથી હવે જો આપણે સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન શોધી કાઢવું હોય તો આપણે ડેરિવેશન HsCsI A 1B નો ઉપયોગ કરીશું હવે પહેલા આપણે sI A ની વેલ્યુ શોધવાની જરૂર છે તેથી આપણે કમ્પાઇલ કરીએ છીએ નો ડેટરમિનંટ છે sI As36s211s3 તેથી ઇન્વર્સ તમને મળશે તેથી u અને yવચ્ચેનું ટ્રાન્સફર ફંક્શન મેટ્રિક્સ છે હવે ચાલો આપણે આપણા સર્કિટ એનાલિસીસ માં સ્ટેટ વેરિયેબલ મેથડ થી સંબંધિત ચર્ચા શરૂ કરીએ સ્ટેટ વેરિયેબલ મેથડ્સની મદદથી આપણે કેવી રીતે સર્કિટ એનાલીસીસ કરીશું તેથી આપણે ચર્ચા કરીશું હવે ઘણી ઇજનેરી સિસ્ટમ માં આપણે જોઈએ છીએ કે આપણી પાસે મલ્ટીપલ ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટ છે તેથી જ આવા કોમ્પ્લેક્ષ સિસ્ટમ નું એનાલીસીસ અને તેને સમજવામાં સ્ટેટ વેરિયેબલ મેથડ ખૂબ મહત્વનું ટુલ છે જેમાં મલ્ટીપલ ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટ છે તેથી સ્ટેટ વેરિયેબલ મોડેલ કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે તે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ મોડેલ single input single output model કરતાં વધુ સામાન્ય છે જે આપણે સામાન્ય રીતે ટ્રાન્સફર ફંકશનના કિસ્સામાં જોયું છે તેથી આપણે સ્ટેટ વેરિયેબલ મોડેલમાં શું કરીએ આપણે વેરિયેબલના સંગ્રહ નો ઉલ્લેખ કરીએ છીએ જે સિસ્ટમની આંતરિક વર્તણૂક નું વર્ણન કરે છે અને આ વેરિયેબલ સિસ્ટમના સ્ટેટ વેરિયેબલ તરીકે ઓળખાય છે જ્યારે સિસ્ટમનું વર્તમાન સ્ટેટ અને ઇનપુટ સિગ્નલ આપણને જાણીતા છે ત્યારે આ વેરિયેબલ છે જે સિસ્ટમની ભાવિ વર્તણૂક ને શોધે છે તેથી તેનો અર્થ એ કે સ્ટેટ વેરિયેબલ જે તમે શોધ્યુ તે સિસ્ટમની ભાવિ વર્તણૂક આપશે આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટ ના સંદર્ભમાં સ્ટેટ વેરિયેબલ આપણે સામાન્ય રીતે ઇન્ડક્ટર કરંટ અને કેપેસિટર વોલ્ટેજ તરીકે ધ્યાનમાં લઈએ છીએ કારણ કે તેઓ સિસ્ટમના એનર્જી સ્ટેટ નું સામૂહિક વર્ણન કરે છે હવે ચાલો જોઈએ કે આપણે તેનો અમલ કેવી રીતે કરીશું તેથી આપણી સર્કિટ એનાલીસીસ મેથડમાં સ્ટેટ વેરિયેબલ એનાલીસીસ લાગુ કરવા માટે આપણે નીચેના ત્રણ સ્ટેપ્સ ને અનુસરશું પહેલું સ્ટેપ એ છે કે આપણે ઇન્ડડક્ટર કરંટ i અને કેપેસિટર વોલ્ટેજ v ને સ્ટેટ વેરિયેબલ તરીકે પસંદ કરીશું આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ પેસિવ સાઇન કન્વેન્શન સાથે સુસંગત છે કે નહિ જેના વિશે આપણે આપણા શરુઆતના લેક્ચરમાં ચર્ચા કરી હતી હવે ચાલો આપણે સર્કિટમાં KCL અને KVL લાગુ કરીએ અને સર્કિટ વેરીએબલ મેળવીએ તેથી આ સ્ટેટ વેરિયેબલનાં ટર્મ્સમાં સર્કિટ વેરિયેબલએ વોલ્ટેજ અને કરંટ છે આ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્સલ ઇક્વેશન ના સેટ તરફ લઇ જાય છે કારણ કે જ્યારે તમે વોલ્ટેજ અને કરંટ કેપેસિટર અક્રોસ વોલ્ટેજ અને ઇન્ડેક્ટર માથી કરંટ વિશે વાત કરો છો ત્યારે તમને ડીફરન્સીયલ સમીકરણો મળશે જે સ્ટેટ વેરિયેબલ નક્કી કરવા માટે જરૂરી અને પૂરતા છે હવે આઉટપુટ સમીકરણ મેળવો અને રીઝલ્ટ ને સ્ટેટ સ્પેસ રીપ્રેઝન્ટેશન ફોરમેટ માં મૂકો તેથી આપણે આને કેવી રીતે અમલમાં મૂકી શકીએ તે જોવા માટે આપણે કેટલાક ઉદાહરણો લઈશું જેથી તમે આ કંસેપ્ટ ને ખૂબ સ્પષ્ટ રીતે સમજી શકો ચાલો એક ઉદાહરણ લઈએ અહીં આપણી પાસે સ્ટેટ સ્પેસ છે આપણે સર્કિટનું સ્ટેટ સ્પેસ રીપ્રેઝન્ટેશન શોધવાની જરૂર છે જે નીચેની ફિગર માં બતાવવામાં આવ્યું છે આપણે સર્કિટનું ટ્રાન્સફર ફંક્શન નક્કી કરવાની જરૂર છે અહીં પણ vs ઇનપુટ છે અને ix આઉટપુટ છે તેથી આપણે ix ની વેલ્યુ શોધવાની જરૂર છે અને vs જે ઇનપુટ તરીકે આપવામાં આવેલ છે રેઝિસ્ટંસ ની વેલ્યુ R1 Ω C0 5 H હવે આ સર્કિટમાં આપણે શું કરીશું આપણે પહેલા સ્ટેટ વેરિયેબલ તરીકે ઇન્ડક્ટર કરંટ i અને કેપેસિટર વોલ્ટેજ v પસંદ કરીશું તેથી જ્યારે આપણે તેમને સ્ટેટ વેરિયેબલ તરીકે જોઇશું ત્યારે આપણે પહેલા શું શોધી શકીએ છે આપણે શોધી શકીએ છે vLLdidt iCCdvdt આ એવા સમીકરણો છે કે જેના વિશે આપણે પહેલાના લેક્ચરમાં ચર્ચા કરી છે હવે ચાલો નોડ 1 પર KCL લાગુ કરીએ તેથી જ્યારે તમે નોડ 1 પર KCL લાગુ કરો ત્યારે તમે શું લખી શકો iixiC Cdvdti vR vdvdtiC vCR હવે આગળ આપણે આઉટર લૂપ પાસે KVL લાગુ કરીએ vsvLv vsLdidtv ididt vLvsL હવે ઉપરનાં સમીકરણોમાંથી આપણને સ્ટેટ સમીકરણ મળે છે હવે જો આપણે ixને આઉટપુટ તરીકે લઈએ તો ixvR તેથી જો તમે આ સમીકરણોને કમ્પાઇલ કરો તો આપણને નીચેનું સ્ટેટ સમીકરણ મળશે હવે તમને A મળ્યો છે તમને B મળ્યો છે અને તમને C મળ્યો છે અલબત D એ 0 છે તેથી આપણે શું કરીશું આપણી પાસે તેથી હવે તમને A B અને C મળશે આગળનું ટાસ્ક એ છે કે આપણે પહેલા ની વેલ્યુ શોધીએ તેથી હવે તમે સરળતાથી કહી શકો છો કે ઇલેક્ટ્રિકલ સર્કિટથી સંબંધિત ટ્રાન્સફર ફંક્શન જે આપણી પાસે ઉદાહરણમાં છે તે દ્વારા અપાય છે ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ તેથી નીચેની ફિગર માં બતાવવામાં આવેલ સર્કિટને ધ્યાનમાં લો જેને બે ઇનપુટ અને બે આઉટપુટ સિસ્ટમ તરીકે ગણી શકાય પાછલા કિસ્સામાં આપણે સરળ સિંગલ આઉટપુટ સિસ્ટમ જોઇ અહીં આપણી પાસે 2 ઇનપુટ અને 2 આઉટપુટ સિસ્ટમ છે આ કિસ્સામાં આપણે સ્ટેટ વેરિયેબલ મોડેલ અને સિસ્ટમના ટ્રાન્સફર ફંકશનને શોધવાની જરૂર છે હવે આ કિસ્સામાં આપણે શું કરીશું આપણી પાસે બે ઇનપુટ્સ છે તે ઇનપુટ્સ શું છે vi અને vs સર્કિટમાં બે ઇનપુટ્સ છે અને આપણી પાસે બે આઉટપુટ્સ છે તેથી આપણે v0અને i0 ની વેલ્યુ શોધવાની જરૂર છે v0એ 2 ઓહ્મ રેઝિસ્ટન્સના અક્રોસમા વોલ્ટેજ છે અને i0 એ 3 ઓહ્મ રેઝિસ્ટન્સ માંથી વહેતો કરંટ છે તેથી vi અને vs આ કિસ્સામાં ઇનપુટ તરીકે માનવામાં આવે છે તેમજ v0અને i0 આઉટપુટ છે તેથી જેમ આપણે પહેલાના કિસ્સામાં કર્યું હતું આ કિસ્સામાં પણ આપણે સ્ટેટ વેરિયેબલ તરીકે ઇન્ડક્ટર કરંટ અને કેપેસિટર વોલ્ટેજ પસંદ કરીએ છીએ તેથી પ્રથમ આપણે શું કરીશું આપણે ડાબી બાજુની લૂપ ફરતે KVL લાગુ કરીશું તો આ ડાબી બાજુની લૂપ છે જો તમે KVL લાગુ કરો તો તમે શું લખી શકો vsi116didt0 હવે જો તમે ફરીથી ગોઠવો તો તમે લખી શકો છો didtivs i1 આપણે i1ને નાબૂદ કરવાની જરૂર છે 1 Ω રેઝિસ્ટર 2 Ω રેઝિસ્ટર અને 13F કેપેસિટર ધરાવતા લૂપમાં KVL લાગુ કરીશું તેથી જો તમે આની આસપાસ KVL લાગુ કરો તો તમને શું મળે છે vsi1v0v પરંતુ નોડ 1 પર KCL i1iv02 v02 આપશે ઉપરના 2 સમીકરણો પરથી vs3i1v 2i→i12i vvs3 હવે સમીકરણ ivs i1માં i1 ની વેલ્યુ મૂકીએ તેથી આ છે didti2v 4i4vs હવે તમને એક સમીકરણ મળ્યું હવે આપણે બીજું મેળવવા માટે શું કરવું પડશે આપણે નોડ 2 પર KCL લાગુ કરશું તેથી જો તમે નોડ 2 પર KCL લાગુ કરો તો તમને શું મળે છે v0213vi0v32v0 3i0 હવે દૂર કરવા આપણે શું કરીશું આપણે જમણી બાજુની લૂપમાંથી મેળવીશું i0v vi3 આ આપણને આ લૂપમાંથી મળે છે અને પાછલી ચર્ચામાંથી જે v02 અને i12i vvs3છે તેથી જો તમે આ વેલ્યુ મૂકશો અને સરળ બનાવશો તો આપણને મળશે v0 23vi vs હવે આપણને i0 અને v0ની વેલ્યુ મળી છે આપણે આ વેલ્યુને આ ઉપરના સમીકરણમાં મૂકીએ અને સરળ બનાવીએ જ્યારે આપણે સરળ બનાવીશું ત્યારે આપણને મળશે dvdtv 2v ivsvi તેથી હવે તમને બીજું સ્ટેટ સમીકરણ મળ્યું છે આ પહેલું હતું તેથી હવે જો તમે તેને મેટ્રિક્સ ફોર્મ માં કમ્પાઇલ કરો તો હવે તમે સ્ટેટ સમીકરણને લખી શકો છો તેથી આ સાથે હવે તમે સમજી શકો છો કે તમે આ ખાસ સર્કિટને સ્ટેટ સ્પેસ રીપ્રેઝ્ન્ટેશન માં કેવી રીતે ફેરવી શકો છો હવે તમારી પાસે A B C અને D છે તેથી તમે સરળતાથી ટ્રાન્સફર ફંક્શન ની ગણતરી CsI A 1BD કરી શકો છો તેથી A B C D ની વેલ્યુને આ મેટ્રિક્સમાં મૂકો અને સિમ્લીફાય કરો તો તમને ટ્રાન્સફર ફંક્શન Hs મળે છે તેથી આ સાથે આપણે આ સેશનમાં આપણી આજની ચર્ચાને બંધ કરીએ છીએ આપણે સર્કિટ એનાલીસીસમાં મુખ્યત્વે સ્ટેટ સ્પેસ સ્ટેટ વેરિયેબલ સમીકરણોની એપ્લિકેશન વિશે ચર્ચા કરી છે આપણે આપણા આગલા લેક્ચરમાં સ્ટેટ વેરિયેબલના અન્ય પાસાઓ સાથે સંબંધિત આપણી ચર્ચા ચાલુ રખીશું